તો સ્વાગત છે તો આ તમારું ઉદાહરણ નંબર 32 છે આમ આ વ્યાખ્યાનની શરૂઆતમાં હું તમને એક વાત કહીશ કે DC સર્કિટ માટે આપણે આ કરીશું આપણે ઘણી સમસ્યાઓ હલ કરીએ છીએ આમ જ્યારે આપણે સિંગલ ફેઝ તેમજ ત્રણ ફેઝના AC સર્કિટ્સ માટે જઈએ છીએ તે સમયે તમે જાણો છો કે આ પ્રમેય બધા સમાન રહેશે પરંતુ AC તરીકે AC સર્કિટ્સ નંબર સામેલ થશે આમ તે સમયે આપણે આ વિશે ચર્ચા કરી શકતા નથી ઘણાં ઉદાહરણો કારણ કે તે સમય મર્યાદા છે આમ તે સમયે ઉદાહરણની સંખ્યા ઘટાડવામાં આવશે પરંતુ વસ્તુઓ તમારા DC સર્કિટ જેવી જ છે માત્ર તે જટિલ સંખ્યાને સંચાલિત કરશે આમ આ ઉદાહરણ પર પાછા આવો ઉદાહરણ તરીકે આ કિસ્સામાં આપણે આ સર્કિટ માટે તમારું નિર્ધારિત RThevenin નક્કી કરવું પડશે તે સર્કિટને જોવા માટે આ સર્કિટમાં કોઈ ઈનડીપેન્ડેન્ટ સ્રોત નથી તેનો અર્થ એ કે નિરીક્ષણથી તમે તે બનાવી શકો છો કે RThevenin ખરેખર 0 છે કારણ કે ત્યાં કોઈ ઈનડીપેન્ડેન્ટ નથી RThevenin માફ VThevenin 0 નથી RThevenin VThevenin 0 V V આમ હવે પ્રશ્ન એ છે કે VThevenin એ 0 છે પરંતુ તમે RThevenin શોધી શકો છો કારણ કે ડીપેન્ડેન્ટ સ્ત્રોત ત્યાં આ 2 ix છે અને આ ix છે આમ ડીપેન્ડેન્ટ સ્રોત ત્યાં છે તમે જે કરી શકો છો ઉદાહરણ તરીકે તમે જેને કરંટ સ્ત્રોત તરીકે કહો છો તેને તમારા ઈનડીપેન્ડેન્ટ કરંટ સ્રોત i0 જોડી શકો છો તમે i0 કોઈપણ કિંમતો લઈ શકો છો જે 1 એમ્પીયર છે 1 એમ્પીયર અને આ વોલ્ટેજ કહે છે કે તે V0 V0 નો અર્થ છે કે આ તમારા V0 વોલ્ટેજ છે આ તમારું V0 વોલ્ટેજ છે કારણ કે આ એક સામાન્ય નોડ છે અને આ તમારું V0 છે આમ આ વોલ્ટેજ ખરેખર V0 છે આમ RThevenin તમને V0 i0 મળશે આમ આવું કરવા માટે ચાલો આપણે તમારા સમકક્ષ સર્કિટ પર જઈએ આમ તે VThevenin એ 0 છે અને હવે અહીં તમે i0 બનાવ્યા છે તે પાછું કારણ કે તમારો એક કરંટ સ્રોત આપણે તેને i0 1 એમ્પીયર કહીએ છીએ અને આ V V0 ખરેખર તે નોડલ વિશ્લેષણ જેવું કંઈક છે તે નોડલ વિશ્લેષણ છે આમ આ તમારું છે જો તમે આ લેશો તો તમારું ગ્રાઉન્ડ કહો આ તમારું ગ્રાઉન્ડ છે અને આ વોલ્ટેજ V0 છે એટલે કે આ વોલ્ટેજ V0 છે એરોનો અર્થ છે કે તે છે અને આ છે અને આ એક આ એક સામાન્ય નોડ છે કારણ કે કોઈ તત્વો ઇલેક્ટ્રિકલ તત્વો જોડાયેલા નથી મૂળભૂત રીતે તે આ રીતે છે તે મૂળભૂત રીતે તમે જેને કહો છો ત્યાં એક સામાન્ય નોડ છે આમ મને તે સ્પષ્ટ કરવા દો આમ તમે શું કરી શકો છો તમે KCL લાગુ કરો ઉદાહરણ તરીકે કરંટ આ દિશામાં છે તે અહીં V0 4 છે આ i ix ઉપરની તરફ છે બરાબર છે પરંતુ આ દિશા કરંટ V છે તમારી V0 મને તેને સમજાવા દો હું તેને ફરીથી બનાવું આમ આ તમારું V0 4 છે અને જો તમે આ દિશા ચાલુ કરો તો તે V0 2 હશે જેનો અર્થ છે ix ઉપરની તરફ લેવામાં આવે છે જેનો અર્થ છેix V0 2 અને આ એ તમારું સામાન્ય નોડ છે આ તે છે મૂળરૂપે સમાન નોડ આમ જો તમને લાગે કે આ નોડ છે તો પછી આ 2 ix કરંટ આ કરંટ આ કરંટ આ નોડમાંથી બહાર આવે છે આ તેઓ અહીં KCL લાગુ કરે છે કે હું તેને અહીં બનાવું છું તે એક સામાન્ય નોડ છે બીજો કરંટ V0 4 આ તમારું V0 4 છે આ આ ટર્મિનલ પણ છે બીજો કરંટ ix કહે છે આપણે આ ix લઈશું આમ આપણે જાણીએ છીએ ix V0 2 અન્ય કરંટ ix તે આ નોડમાં પ્રવેશ કરી રહ્યો છે આમ આ તમારું ix દાખલ છે અને આ i0 કરંટ પણ અહીં દાખલ કરે છે આમ આ કરંટ i0 નોડમાં પણ પ્રવેશી રહી છે આમ આ બે કરંટ આ i0 અને ix આ બે દાખલ થઈ રહ્યા છે આમ જો હું અહીં i0 ix લખીશ તો આ બે કરંટ નોડ આ 2 ix V0 4 છે આ કરંટ સ્રોત મુજબ છે આમ 2 ix V0 4 પરંતુ ix V0 2 જુઓ જો તમે ix મૂક્યા તો તે અહીં છે V0 2 V0 2 તો તમને V0 ની કિંમત મળશે તમે V0 ને હલ કરી શકો છો તે અમે આગળ કર્યું છે તો હું તેને સમજાવું આમ મેં જે કાંઈ કહ્યું આમ તે i0 ix 2 ix V0 4 જે રીતે લખ્યું તે રીતે તમારું i0 છે ત્યાં મેં i0 ix 2 ix V0 per 4 V0 4 લખ્યું છે ix V0 2 મેં તમને કહ્યું જો તમે અવેજી કરશો તો તમને V0 4 i0 મળશે તેનો અર્થ એ કે i0 તમે લીધું છે જેને તમે કહો છો i0 કહો 1 મૂલ્ય વધારે છે તમે લઈ શકો છો તે વાંધો નથી અને સીધા જ તમે અહીં ખરેખર મેળવશો અમને V0 4 i0 સંબંધ મળ્યો છે આમ અહીં i0 1 એમ્પીયર ધ્યાનમાં લેવાનો કોઈ પ્રશ્ન નથી કારણ કે હું તેને સમજાવું કારણ કે RThevenin RThevenin V0 i0 જે ખરેખર 4 Ω છે મેં તમને કહ્યું હતું કે જ્યારે સર્કિટમાં ડીપેન્ડેન્ટ સ્ત્રોત હોય ત્યારે સંભાવના છે કે RThevenin નેગેટીવ થઈ શકે છે આમ તે 4 Ω છે એનો અર્થ એ છે કે નેગેટીવ મૂલ્ય થિવેનિન અવરોધ એ તે સર્કિટ સૂચવે છે વીસ આકૃતિ 28 પાવર સપ્લાય કરે છે આમ જો ડીપેન્ડેન્ટ સ્ત્રોતો સર્કિટમાં હોય તો ત્યાં તે એક હતું જે તમારો કરંટ ડીપેન્ડેન્ટ કરંટ સ્રોત હતો જો ડીપેન્ડેન્ટ કરંટ સ્રોત છે તો ત્યાં સંભાવના છે કે RThevenin બની શકે છે 4 એટલે કે સર્કિટ ખરેખર પાવર પ્રદાન કરે છે આ અર્થ છે આમ આ કિસ્સામાં અમને આ સંબંધ મળ્યો V0 4 i0 આમ i0 અથવા V0 V i0 મૂલ્ય કરવાની જરૂર છે કારણ કે સીધા આપણને V0 i0 એ 4 Ω મળે છે આમ આ એક ઉદાહરણ છે જે હું નેગેટીવ થેવેનિન અવરોધ માટે આપું છું આમ આગળ આપણે જેને તમે બીજું કહો છો તેના પર ખસેડો આમ થેવેનિનના પ્રમેયનો ઉપયોગ કરીને તમે આકૃતિ 30 માં બતાવ્યા પ્રમાણે સર્કિટનો અવરોધ RL પર વોલ્ટેજ નક્કી કરો છો આમ આ તમે બનાવ્યું છે તે તેનું પ્રકરણ 4 આમ તે આકૃતિ 30 છે આમ આપણે થેવેનિનના પ્રમેયનો ઉપયોગ કરવો તે શોધવાનું છે કે જે લોડ અવરોધ RL 4 Ω માં તમારું કરંટ છે તો થેવેનિનના પ્રમેય માટે આપણે શું કરીશું પહેલા અમે આ લોડ અવરોધને દૂર કરીશું અમે એક ઓપન સર્કિટ બનાવીશું આમ પ્રથમ મને તે સમજાવા દો જેથી તેનો અર્થ એ કે જો તમે આવો કે તમારે તમારા V ને શોધવો પડશે જેને તમે VThevenin કહેશો આમ અહીં RL 4 Ω છે અને જ્યારે તમે 1 2 1 ટર્મિનલ લખો છો ત્યારે તમારું મૂળભૂત રીતે આ એક V 1 2 છે તે છે અને બે અર્થ તે છે આમ V o VThevenin Voc ઓપન સર્કિટ વોલ્ટેજ VThevenin ખરેખર V 12 છે આમ ચાલો હું તેને સમજાવું જેથી તેનો અર્થ એ છે કે આ ખરેખર છે આમ આ એરો હશે અને જેને તમે Voc VThevenin છે આમ આ એક ઓપન સર્કિટ છે આમ આ 4 Ω અવરોધ માં કોઈ કરંટ વહેતો નથી કારણ કે આ ઓપન છે અને આમ તમે જે કહો છો તેને તમે આ મેશમાં લાગુ કરો છો આમ જો તમે આ મેશમાં KVL લાગુ કરો છો તો પહેલાથી જ મેં તેને ચિહ્નિત કર્યું છે પરંતુ હું તેને ફરીથી બનાવું છું કરંટ i છે આમ આમ તમે તેને બનાવી શકો છો હું તમારા માટે તે અહીં લખી રહ્યો છું તે 12 i છે પછી હવે તમે બધું જ 6 જાણો છો પછી 6 I પછી 24 0 તેનો અર્થ એ કે તમે 2 i 6 6 i18 i 18 18 i અઢાર આમ i 1 એમ્પીયર આમ i 1 એમ્પીયર આમ જ્યારે તમે i 1 એમ્પીયર જાણો છો ચાલો હું તેને સમજાવું આમ હવે તમે અહીં કહો છો તે તમે લાગુ કરો છો કે તમારું KVL આ સ્થિતિમાં આ 4 Ω અવરોધ માં કરંટ વહેતું નથી આમ જો તમે આ રીતે KVL લાગુ કરો આમ હું અહીં 6 લખી શકું છું અને i તમને 1 એમ્પીયર મળ્યો છે આમ 6 6 ગુણ્યા i VThevenin 0 કારણ કે તે નેગેટીવ ટર્મિનલ પસાર થઈ રહ્યો છે આમ VThevenin 6 6 અને i 1 આમ તે તમે 1232 વોલ્ટ છે આમ અહીં VThevenin 12 વોલ્ટ તે પહેલાથી જ અહીં ઉકેલી શકાય છે અહીં બધું ઉકેલાઈ ગયું છે આમVThevenin 12 વોલ્ટ આમ મને તે સ્પષ્ટ કરવા દો જો તમે અહીં આવો કે થેવેનિન VThevenin જે રીતે મેં તમને બતાવ્યું છે તે તમારી ગણતરી કરવામાં આવ્યું છે 32 વોલ્ટ છે આ તમારી VThevenin Voc V 1 2 સમાન વસ્તુ છે આગળ આપણે RThevenin ની ગણતરી કરવાની છે તો ચાલો હું તેને સમજાવું આમ RThevenin માટે કે વોલ્ટેજ સ્રોત શોર્ટ સર્કિટ થયેલ છે આમ જો વોલ્ટેજ સ્રોત RThevenin માટે શોર્ટ સર્કિટ કરે છે તેનો અર્થ એ કે અહીં આ સ્રોત શોર્ટ સર્કિટ થયેલ છે આ શોર્ટ થયેલ છે અને આ શોર્ટ સર્કિટ છે જેનો અર્થ છે કે આ 12 Ω છે અને 6 Ω એ સમાંતર છે કે આ 4 Ω શ્રેણીમાં છે જે તમારી RThevenin હશે આમ ચાલો હું તેને સમજાવું અહીં આ તમારા બે સ્રોત છે જે 12 અને 6 શોર્ટ છે જે તમે કહો છો તે જ સમાંતર છે તેનો અર્થ એ કે તમારા RThevenin 12 into 6 12 6 આ 4 Ω શ્રેણીમાં છે આમ મૂળભૂત રીતે તે 67218 ગુણ્યા 32 હશે આમ 4 4 તે તમારો 8 Ω છે જે તમારા RThevenin છે આમ અહીં RThevenin એ 80 8 Ω છે તો ચાલો હું તેને સમજાવું આમ આગળ આનો અર્થ એ છે કે આ તમારું VThevenin છે આ તે RThevenin સાથે તVThevenin છે ત્યાં શ્રેણીમાં 8 Ω છે અને હવે તમે ટર્મિનલ 1 અને 2 માં તે RL 4 Ω ને જોડે છે આમ જો તમે આમ કરો છો તો આમાંથી વહેતું કરંટ શોધશે આમ અહીં કુલ અવરોધ તે 8 Ω છે અહીં તે 4 Ω 12 Ω છે આમ i કહો VThevenin RThevenin RL આમ VThevenin 12 વોલ્ટ અને RThevenin 8 Ω અને RL 4 Ω આમ તે ખરેખર 1 એમ્પીયર છે જે 1 એમ્પીયર છે આમ તેનો અર્થ છે તમારું i 1 એમ્પીયર આમ કે તમે આનો અર્થ એ થયો કે 1 એમ્પીયર કરંટ પસાર થઈ રહ્યો છે આ લોડ અવરોધ RL છે જો તમે RLને 5 Ω થી 6 to માં બદલો તો પણ વાંધો નથી જો તમે RL ચલ છે અને જો તમે આ રીતે RLને 6 Ω 7 Ω 8 Ω માં બદલી શકો છો તમને RL કરંટ મળશે કારણ કે બાકીનો સર્કિટ પણ સરખો હતો આમVThevenin અને RThevenin હંમેશા સર્કિટનો નિશ્ચિત ભાગ સમાન રહેશે આ થેવેનિનના પ્રમેયનો ફાયદો છે તો ચાલો હું તેને સમજાવું આમ તમારું VL તમારું 4 અને કરંટ આમાંથી 1 એમ્પાયર છે આમ તે 4 ગુણ્યા 1 છે જે તમારા 4 વોલ્ટ છે આમ આ લોડ અવરોધ 4 વોલ્ટેજ છે તો ચાલો હું તેને સમજાવું આમ આમ જ આ છે કે અમને તે 4 વોલ્ટ મળ્યું છે તે અહીં છે તે 4 વોલ્ટ VL છે આમ આગળની સમસ્યા છે જે આપણે લીધી છે આગળ એક છે થેવેનીનના પ્રમેયનો ઉપયોગ કરીને 0 1 અને 2 ની વચ્ચે ત્રણ Ω અવરોધ માં કરંટ નક્કી કરે છે આમ આ તે સમસ્યા છે જે તમારે આ 3 Ω અવરોધ માં વહેતા કરંટને શોધવા પડશે કહો આ દિશામાં 1 થી 2 છે આમ 0 1 અને 2 વચ્ચે 3 Ω અવરોધ છે આમ પ્રથમ તમારે તેને ખોલવું પડશે અને તમારે તે શોધવું પડશે જેને તમે V 1 2 Voc ઓપન સર્કિટ VThevenin વાત કરો છો આમ તમારે પહેલા તે પછી તેને શોધવાનો પ્રયાસ કરવો પડશે પછી તમે લાગુ કરો પછી તમારે તે પણ શોધવું જોઈએ કે તમારું RThevenin છે હવે જો તમે આ 3 Ω અવરોધ ખોલો પહેલા તમે તેને દૂર કરો ચાલો હું તેને સમજાવું આમ અહીં જો તમે જોશો કે જો તમે તેને ખોલ્યું છે તો સર્કિટ આ જેવું છે તે Voc છે આ 1 છે અને 2 1 પોઝીટીવ છે 2 નેગેટીવ છે તમે લીધી છે જો તમે ઇચ્છો તો તમે 2 પોઝીટીવ 1 નેગેટીવ લઈ શકો છો તે લેવામાં આવ્યું તે બાબત નથી આમ આ વોલ્ટેજ જેને તમે Voc કહો છો તે છે અને આ છે હવે જો તમે તમારી Voc VThevenin V 1 2 શું છે તે શોધવા માંગતા હો તો તે આ રીતે છે કે આપણે શોધીશું કે આ રીતે આપણે i2 લીધું છે i2 આ રીતે લેવામાં આવે છે કારણ કે તે ઓપન છે આમ આ એક અલગ મેશ છે કારણ કે આ ઓપન છે આમ અહીં કોઈ કરંટ વહેતો નથી કારણ કે તે કહે છે કે તે આ એક છે આ આ ઓપન છે તો ચાલો હું તેને સમજાવું આમ આ ઓપન છે જેથી કરંટ અહીં આ રીતે વહેતો રહે છે જે રીતે મેં i2 લીધો છે આ i2 છે અને આ તમારું i1 2 ઈનડીપેન્ડેન્ટ મેશ છે આમ આ કિસ્સામાં i1 ની દિશા આની જેમ છે અને i2 તમારું એક કરંટ સ્રોત 1 એમ્પીયર આ જેવું છે આ i2 છે એટલે કે i2 પણ આ રીતે વહે છે તમે i2 1 એમ્પીયર લીધું છે આમ તમારું સીધું જ તમે i2 1 એમ્પીયર લખી શકો છો કારણ કે કરંટમાં ફક્ત કરંટ સ્રોત છે આ મેશ છે આમ આ કિસ્સામાં તમારું i1 તમારે તે KVL કહે છે તે લાગુ કરવું પડશે 6 12 18 Ω આમ 6 12 ગુણ્યા i1 6 કારણ કે આ 6 વોલ્ટ આમ i1 એક તૃતીય એમ્પીયર એ 618 છે આમ એક તૃતીયાંશ એમ્પીયર છે આમ આ i2 1 એમ્પીયર અને i1 એક તૃતીયાંશ એમ્પીયર છે તો હવે હું તેને સમજાવું તો આ તમારું i1 છે અને આ તમારું i2 છે મેં જે પણ સમજાવ્યું છે અને આ તમારી Voc VThevenin છે તો હવે તમે તે મેળવવા માટે શું કરો છો કે તમારી તે Voc મેળવવા માંગે છે માની લો કે હું આ રીતે KVL લાગુ કરવા માંગુ છું કલોકવાઈઝમાં કહો જે તમે તેને એન્ટી કલોકવાઈઝમાં કહો છો તો માની લો કે મેં આ લખ્યું છે આમ તે તપાસવામાં આવશે કે તે 12 i1 હશે કારણ કે i1 આ 12 i1 ની જેમ વહે છે પછી તે 2 i હશે 2 કારણ કે i2 આ રીતે આગળ વધી રહ્યું છે પરંતુ આપણે એન્ટિકલોક તરફ આગળ વધી રહ્યા છીએ તો તે છે 2 i2 સમાન VThevenin તમારા કહેવા માટે તેઓએ અહીં લખ્યું છે તે મૂળભૂત રીતે 12 i1 2 i2 છે પછી ટર્મિનલ પ્રથમ તો Voc Voc એ VThevenin 0 નો અર્થ છે Voc કહે છે કે તમે લખો VThevenin 12 i1 2 i2 તે જ મેં Voc VThevenin 12 i1 2 i2 લખી છે જે 12 ગુણ્યા 3 2 છે માફ કરશો 1 3 છે તે 2 ગુણ્યા 1 2 વોલ્ટ છે આમ VThevenin 2 વોલ્ટ આગળ હવે હું તેને સમજાવું આમ તમારા RThevenin મેળવવા માટે આ એક કરંટ સ્રોત છે આમ કરંટ સ્રોત અહીં તે ઓપન છે તમારે બંધ કરવું પડશે અને વોલ્ટેજ સ્રોત તે અહીં શોર્ટ છે આમ છેવટે તમારે તેમાંથી તમારે તમારા RThevenin ને 1 અને 2 ટર્મિનલ 1 અને 2 વચ્ચે મેળવવું પડશે આમ હું તેને સમજાવું આમ આ કિસ્સામાં 6 Ω અને 12 તેઓ સમાંતર છે તેનો અર્થ એ કે 6 ગુણ્યા 12 વિભાજિત 6 12 આ 2 Ω શ્રેણીમાં છે આમ 2 આમ તે 4 છે આ 4 હશે આ ભાગ 4 2 6 Ω હશે આમ આમ જ તમારા RThevenin અહીં તે 6 Ω છે તો ચાલો હું તેને સમજાવું આમ તમે તમારું આ તમારું VThevenin છે અમને 2 વોલ્ટ RThevenin 6 Ω મળ્યું તે 1 અને 2 અને 3 Ω છે તે આ જોડાયેલું છે અને સર્કિટ બંધ છે આમ તેનો અર્થ એ કે તમારું i તે VThevenin વિભાજિત છે તમારું RThevenin આ 3 Ω અવરોધ તો તે છે VThevenin વિભાજિત 6 3 તે 29 એમ્પીયર આમ 3 Ω અવરોધ માટે 29 એમ્પીયર કરંટ વહે છે જે અહીં થાય છે તે જ છે આમ આ તમે 29 એમ્પીયર VThevenin RThevenin 3 છે હવે આ આશા છે કે તમે આ સમજી રહ્યા છો આગળ થીવેનિનના પ્રમેયનો ઉપયોગ કરીને આકૃતિ 36 માં બતાવ્યા પ્રમાણે સર્કિટના 10 Ω અવરોધમાં કરંટ નક્કી કરો આ ખરેખર આકૃતિ 36 છે ફક્ત પકડી રાખો આમ આ તે મારું તમારું છે જેને તમે કહો છો તે મારી આકૃતિ 36 છે અને 10 Ω નો અર્થ આ 10 Ω 1 થી 2 છે આ 1 થી 2 નહીં આ 10 Ω તમારે આ 10 Ω અવરોધમાં કરંટ શોધવા પડશે અને આ વોલ્ટેજ આપવામાં આવે છે 20 વોલ્ટ હવે પ્રશ્ન એ છે કે તે ક્યારે હશે તમારે તે શોધવાનું છે પછી આ 10 Ω અવરોધ કહે છે આ 10 Ω અવરોધ તમારે પહેલા તેને દૂર કરવું પડશે તેનો અર્થ એ કે ઓપન સર્કિટ વોલ્ટેજ થેવેનિન વોલ્ટેજનો ઉપયોગ કરવા માટે તમારે તેને ઓપન સર્કિટ બનાવવી પડશે અને પછી તમારે એ પણ શોધવું પડશે કે તમારા RThevenin થેવેનિન અવરોધ આમ પ્રથમ હું તેને સમજાવું આમ તમે શું કરી શકો છો તે જુઓ કે 10 Ω અવરોધ ઓપન છે આ ઓપન થઈ ગયું છે તો આ તમારું ટર્મિનલ 1 છે અને આ ટર્મિનલ 2 છે આમ ખરેખર કંઇ નથી પરંતુ VThevenin ઘણી વાર હું કહું છું V 1 2 હવે એકવાર અમે તે કરી લીધા પછી તમે તે કરી લો હવે જો તમે તેમાં ધ્યાન આપો તમારું જેને તમે સર્કિટ કહો છો તે શોધવા માટે તમારે i1 શું છે i2શું છે આમ આ તે ઓપન છે કે 1 અને 2 આ 10 Ω અવરોધ ઓપન છે આમ આ i1 કરંટ છે આ 90 Ω છે અને 10 Ω બંને શ્રેણીમાં છે આમ અહીં પણ i1 કરંટ વહે છે આ જ રીતે આ ઓપન છે આમ i2 વહે છે એટલે કે આ શાખા પણ i2 કરંટ છે આમ તમારે આ શોધવાનું રહેશે અને આ તરફ આ વોલ્ટેજ ખરેખર તમે જે જોડાયેલ છે તે 20 વોલ્ટ હશે આમ જો હું સર્કિટને ફરીથી દોરું તો મને તે સમજાવા દો જો હું સર્કિટને ફરીથી દોરું છું તો જુઓ હું તેનો અર્થ ફક્ત તમારી સમજણ માટે કરું છું આમ 90 અને 10 Ω આ બે શ્રેણીમાં છે આમ મૂળભૂત રીતે તે 100 Ω છે અને તે જ રીતે 55 અને 5 Ω બંને શ્રેણીમાં છે આમ તે તમારું 60 Ω હશે અને તે સાથે આ 20 વોલ્ટ જોડાયેલ છે આ 20 વોલ્ટ છે અને આ કરંટ તે i1 છે અને કરંટ i2 છે આમ i1 R20 વોલ્ટ વિભાજિત 100 આમ તે તમારા 15 એમ્પીયર બનશે તે અહીં છે i1 15 એમ્પીયર છે એ જ રીતે i2 તમારા 20 વોલ્ટ કારણ કે તે સમાંતર સર્કિટ વિભાજિત છે તમારા 60 છે આમ તે 13 એમ્પીયર છે આમ તે તમે 3 એમ્પીયર છે આમ મને તે સમજાવા દો જેથી તેનો અર્થ એ કે તમને i1 15 એમ્પીયર મળ્યો અને i2 કહો i1 અમને 15 એમ્પીયર મળ્યું અને i2 તમને 13 એમ્પીયર મળ્યું આ અમને મળ્યું હવે તમે શું કરો છો આમાં તમે અહીં લાગુ કરો છો જેને તમે KVL કહો છો આ તમારી Voc છે એટલે VThevenin આમ જો તમે જેને તમે KVL કહો છો તેવું તમે અહીં લાગુ કરો છો તો આ બાજુ પણ ડાબી બાજુ પણ તમે અરજી કરી શકો છો જો તમે તે બનાવશો તો સમાન પરિણામ મળશે આમ આપણે આની જેમ આગળ વધી રહ્યા છીએ આ i1 કરંટ અહીં વહેતો હોય છે અને અહીં i2 આ જેવું છે આમ તે 10 i1 5 i2 છે આ 5 i2 કારણ કે તે તે છે કે આપણે આ રીતે આગળ વધી રહ્યા છીએ આપણે આ રીતે આગળ વધી રહ્યા છીએ પરંતુ તે આ રીતે જઈ રહ્યું છે આમ 5 i2 Voc 0 નો અર્થ છે તમારી Voc VThevenin આ તમેi1 5 i2 મૂકો આટલું અને i2 વેલ્યુ આ ખૂબ તમને VThevenin વોલ્ટેજ મળશે આમ આની સાથે તમને તે Voc એક તૃતીયાંશ વોલ્ટ મળશે તે કિંમતો મૂક્યા પછી આપણને VThevenin Voc આ એક તૃતીયાંશ વોલ્ટ 13 વોલ્ટ મળશે હવે બીજી વાત એ છે કે આપણે અહીં RThevenin પણ મેળવવાની છે તમારા ટર્મિનલ 1 અને 2 ની વચ્ચે RThevenin શું છે આમ RThevenin માટે આ વોલ્ટેજ સ્ત્રોત શોર્ટ કરી દેવામાં આવે છે આ વોલ્ટેજ સ્રોત શોર્ટ છે તેનો અર્થ એ કે આ બે પોઇન્ટ શોર્ટ લેવામાં આવ્યા છે જો તમે આના માટે સમાન સર્કિટ ડાયાગ્રામ દોરો તો હું આ એક બનાવું આ એક છે અને તે બનાવતા પહેલા તમારું પ્રથમ તેને ત્યાં પકડી રાખો આમ હું આ શું કરી શકું છું તે આને આના બરાબર આ માટે છે આ બે બિંદુ તમારો આ બિંદુ છે અને આ બિંદુ જોડાયેલ છે ફક્ત એક વાયર છે આમ જો હું તેને આ રીતે બનાવું તો આ 90 Ω છે તેને 1 બનાવો આ 10 Ω છે તેનો અર્થ એ કે આ બિંદુ હું આની જેમ જોડું છું અને આ તમારું 55 55 Ω છે અને આ તમારું 5 Ω છે તો આ 1 છે અને આ બિંદુ 2 છે આમ આ બે શોર્ટ કરેલા છે આ બંને શોર્ટ કરેલા છે આમ જો તે આવું છે તેનો અર્થ એ કે જેમ કે આ બે બિંદુ શોર્ટ છે આમ 9 અને 10 મારો અર્થ એ છે કે આપણે એક સાથે છે 9 અને 10 સમાંતર અને 55 અને 5 સમાંતર છે આમ જો તમે આવું કરો છો આનો અર્થ એ કે જો તમે ફરીથી આ સર્કિટ ફરીથી દોરો તો જો આપણે ફરીથી આ સર્કિટ ફરીથી દોરો તો આ 1 ટર્મિનલ હશે અને આ તમારું 90 Ω હશે અને આ 30 Ω આ તમારું સામાન્ય ટર્મિનલ છે અને આ તમારું 55 Ω અને આ હશે તમારું 5 Ω હશે અને આ ટર્મિનલ 2 છે આમ આ 190 ગુણ્યા 10 વિભાજિત 100 છે આમ તે આ ભાગ માટે બનશે તે 9 Ω બનશે અને આ તમારે 55 ગુણ્યા 5 વિભાજિત 55 5 થશે આમ તે 90 10 છે આમ તે 100 છે અને તે 55 560 છે આમ આ ગણતરી ત્યાં છે આમ તે તમને તે કહેશે જેનો તમે અર્થ કરો છો આ એક અને આ શ્રેણીમાં છે તો ચાલો હું તેને સમજાવું આમ અમે આ જે કંઇ કર્યું છે તે શોર્ટ છે મેં તમને કહ્યું છે તે પછી આ બંને 90 અને 10 બતાવ્યા છે અને 55 અને 5 સમાંતર છે તો પછી આ 9 Ω છે અને તેની સમકક્ષ તે 4 58 આવે છે આમ કુલ RThevenin 13 58 Ω છે અને આ સાથે આ 10 Ω તમારું આ 10 Ω હવે અહીં જોડાયેલું છે 10 this આ તમારું VThevenin એક તૃતીયાંશ વોલ્ટ છે RThevenin આ છે અને 10 Ω અહીં તેની સાથે જોડાયેલ છે આમ આખરે તમને VThevenin RThevenin 10 એક તૃતીયાંશ 13 58 10 મળશે આમ આ ખરેખર 0 014 એમ્પીયર છે આ તમારું છે આમ આ સમજવું સરળ છે આમ હવે તમે સર્કિટના 50 Ω અવરોધમાં કરંટ નક્કી કરો છો જે થિવેનિનના પ્રમેયનો ઉપયોગ કરીને આકૃતિ 40 માં બતાવ્યા પ્રમાણે આ કિસ્સામાં અગાઉના અને આ એક વચ્ચેનો તફાવત જે અહીં ડેટા જુદો હોઈ શકે છે પરંતુ સર્કિટની રચના તેમાં તફાવત છે કે એક વધારાનો અવરોધ અહીં જોડાયેલ છે જે 10 Ω છે અગાઉના કિસ્સામાં અહીં કોઈ અવરોધ ન હતું પરંતુ એક 50 Ω 10 Ω અવરોધ છે અને તમારે તે શોધવું પડશે કે 50 Ω અવરોધ માં કરંટ શું છે આ ટર્મિનલ કહો કે તમે 1 અને આ ટર્મિનલ તમે ચિહ્નિત કરો છો 2 અને પછી તમે અનુસરો અને આમ પ્રથમ આપણે આ અવરોધ 50 50 અવરોધ ઓપન કરવો પડશે આમ જો તમે તેને ખોલો છો તો તમારું સર્કિટ આ જેવું હશે આ સર્કિટ આ જેવું હશે આમ આ કિસ્સામાં આ વોલ્ટેજ આ તમારી Voc છે ખરેખર દર વખતે હું કહું છું Voc VThevenin કેટલીકવાર V 1 2 બનશે આમ આ કિસ્સામાં જો તમે આ ખોલશો તો આ 50 Ω અવરોધ ખોલશે હવે જુઓ કે આ 30 60 આ બે શ્રેણીમાં છે આમ આ સર્કિટ માટે 30 60 90 Ω આ બાજુ પણ આ 60 છે આ 30 છે આમ 60 30 90 Ω આમ અહીં તે શ્રેણીમાં 90 છે અને 90 Ω અને તેનો અર્થ એ કે આ 90 Ω છે આ 90 Ω છે એનો અર્થ છે ચાલો હું તેને સમજાવું તેનો અર્થ i1 ખરેખર i2 i 2 કારણ કે જે પણ કરંટ આ બિંદુએ પ્રવેશી રહ્યો છે તેમાંથી અડધા કરંટનો અડધો ભાગ અહીં જશે અડધા અહીં જ જઈશ આમ i1 i2 i એનો અર્થ છે i 2 i1 2 i2 આમ હવે આ પહેલી વસ્તુ છે જે તમે i2 અને i1 માટે કરો છો તે સરળતાથી તમે હલ કરી શકો છો કારણ કે i1 i2 અને હું તેનો અર્થ એ છે કે જો તમે અહીં KCL લાગુ કરો છો તો માફ કરશો જો તમે અહીં KCL લાગુ કરો છો તો મને તે સમજાવા દો તમારું i i1 i2 એટલે કે i1 અથવા 2 i2આ અહીં લખ્યું છે હવે તમે જેને i1 અને i2 કહો છો તે જ મેળવવા માટે તમે KVL લાગુ કરો છો આમ તમે આ રીતે KVL લાગુ કરો છો તમે આ રીતે KVL લાગુ કરો છો આમ જો તમે તેને આની જેમ બનાવો છો તો પછી આ 10 ગુણ્યા i માં શું થશે કારણ કે i કરંટ તેમાંથી વહે છે આમ i આમાંથી પસાર થઈ રહ્યો છે 10 ગુણ્યા i આપણે ખસેડીએ છીએ આપણે આની જેમ આગળ વધી રહ્યા છીએ આપણે આ રીતે આગળ વધી રહ્યા છીએ આપણે આની જેમ આગળ વધી રહ્યા છીએ તમારું આ i2 કરંટ 60 અને 30 માં વહેતો હોય છે આમ 90 i2 90 i2 પછી 4 0 કારણ કે આ 5 વોલ્ટ પરંતુ પ્રશ્ન એ છે કે 10 i i1 i2 90 i2 5 પરંતુ i2 i1 જો તમે તેને અહીં મુકો છો તો તમને i1 અને i2 નું નિરાકરણ મળશે અને તે ખરેખર અહીં કરવામાં આવે છે તે ખરેખર અહીં કરવામાં આવ્યું છે આમ આ તે છે જે તમે કહો છો i2 i1 અમે તમને 322 એમ્પીયર મેળવી લીધું છે આમ એકવાર તમે i i2 i1 આ તમે 322 એમ્પીયર મેળવી લો તે પછી તમે તે વસ્તુમાં KVL લાગુ કરો પછી મને તે સર્કિટ પર જવા દો આમ અહીં તમે તમારા KVLને લાગુ કરી શકો છો તમે અરજી કરી શકો છો KVL લાગુ કરી શકો છો કાં તો RL આ રીતે આ Voc છે આ લૂપમાં તમે લાગુ કરી શકો છો આમ તે તમારું 6 હશે આ i1 કરંટ ત્યાં વહે છે અને આ તમારું i2 છે આમ જો તમે 60 i1 તો પછી 30 i2 Voc થશે i1 મૂકો i1 તમને Voc VThevenin મળે છે આમ તે અહીં લખ્યું છે તે અહીં લખ્યું છે આમ અમને Voc 1 36 વોલ્ટ મળ્યો આ VThevenin ત્યાં કોઈ મૂંઝવણ ન હોવી જોઈએ VThevenin હવે આગળ છે તમારું સમકક્ષ RThevenin છે આમ તમે શું કરો છો કે આને શોર્ટ કરી દેવામાં આવશે તે જુઓ આને શોર્ટ કરી દેવામાં આવશે આનો અર્થ એ કે આ 10 Ω અવરોધ છે ધારો કે તે ત્યાં નથી તેનો અર્થ એ કે આ અહીં આવશે આ 10 Ω હશે કારણ કે તે શોર્ટ કરી દેવામાં આવશે આ 2 બિંદુ જોડેલ છે આમ ત્યાં કશું કહેશો નહીં માનો કે હું તે તમારા માટે બનાવું છું ધારો કે તે ત્યાં નથી આમ 10 Ω અહીં હશે તો ચાલો હું તેને સમજાવું આમ તે તે છે જે આપણે અહીં તે કર્યું છે આમ અહીં અમે તમને તે કહીએ છીએ કે જેને તમે કહો છો કે આ તમારા 30 60 અને 10 Ω 60 અને 10 Ω તેઓ તે ડેલ્ટામાં છે આપણે તેને સ્ટારમાં જોડવું પડશે ધારો કે આ R3 છે આ તમારો R2 છે અને આ 10 Ω R3 આમ R1 R2 R3 30 60 10 30 60 10 100 Ω અને પછી તમે શોધી શકો છો કે આ શાખાનું મૂલ્ય શું છે આ શાખાનું મૂલ્ય શું છે આ તે આ અવરોધ છે આમ 30 ગુણ્યા 6 30 ગુણ્યા 60 900 R1 R2 R3 આમ તે 18 Ω છે કારણ કે 30 ગુણ્યા 60 વિભાજિત 100 18 Ω એ જ રીતે 30 ગુણ્યા 10 આ શાખા આ તેનો અર્થ એ કે આ 18 Ω 30 ગુણ્યા 10 વિભાજિત 100 માં અર્થ થાય છે આ 3 Ω આ છે તે આ તમારું 3 Ω છે અને બીજું 60 ગુણ્યા 10 600100 છે જે તમારા 6 Ω છે તો 18 Ω અને આ એક અને 2 ટર્મિનલ આ જેવું છે આ 1 છે આ 2 છે એનો અર્થ છે કે મને તે સમજાવા દો તેનો અર્થ એ કે 3 Ω અને 60 Ω આ બંને શ્રેણીમાં છે અને 6 Ω અને 30 Ω તેઓ શ્રેણીમાં છે અને તે સાથે આ સમાંતર છે જેનો અર્થ છે કે તે બરાબર 63 છે તમારું આ 63 Ω છે અને આ 36 છે વિભાજિત 63 36 36 જે પણ આવે છે તે 18 Ω સાથે શ્રેણીમાં છે આમ જો તમે મને સ્પષ્ટ કરવા દો કે આપણે તે જ બનાવ્યું છે કે 18 Ω અને 63 અને આ સમાંતર જો આ બંને સમાંતર હોય આમ આવતા 22 91 અને Ω અને 18 18 Ω તરફની સમકક્ષ શ્રેણીમાં છે આમ કુલ 40 91 Ω છે હવે RThevenin 40 91 છે અને અહીં તે અહીં છે તે 40 91 છે અને તેમાં VThevenin છે જેની સાથે તમે જોડાયેલ છો હવે 50 Ω અવરોધ જે ઉપડ્યો હતો આમ તમે કરંટ મેળવશો અને તે કરંટ 50 Ω અવરોધમાં વહે છે તો ચાલો હું તેને સમજાવું આમ તેની સાથે તમને તમારું i તમારું 0 પોઇન્ટ તમારું 0 1 એમ્પીયર મળશે આમ તે સરળ છે થેવિનિનનું પ્રમેય બદલે આ હલ કરવાનું પૂર્ણ સર્કિટ ફક્તVThevenin અને RThevenin મેળવે છે અને તે પછી તે અવરોધને તેની સાથે જોડો અને તમને તે અવરોધમાંથી કરંટ વહશે આમ 50 Ω અવરોધ માં કરંટ વહે છે